સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સના આ લેક્ચરમાં હેલો અને સ્વાગત છે પાછલા લેક્ચરમાં આપણે એક્સેસ કંટ્રોલ નું બેસિક જોયું અને આપણે જોયું એક્સેસ નિયંત્રણ નીતિઓ કેવી રીતે એક્સેસ કંટ્રોલ મેટ્રિક્સથી કરી શકાય તેથી આ વ્યાખ્યાનમાં આપણે યુનિક્સ સુરક્ષા મિકેનિઝમ્સ પર ધ્યાન આપીશું જે એક્સેસ કંટ્રોલ માટે યુનિક્સ ઑપરેટિંગ સિસ્ટમમાં નિયંત્રણ તકનીક છે યુનિક્સ ઑપરેટિંગ સિસ્ટમમાં તમારી પાસે સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ્સ છે સબ્જેક્ટને યુઝરઓ અને ગ્રુપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને અલબત્ત આપણી પાસે આ વિશેષ સબ્જેક્ટ છે જે સુપરયુઝર અથવા સિસ્ટમનો રુટ છે જે યુઝર બનાવે છે તે પ્રોસેસઓ પણ સબ્જેક્ટ છે અને તે બધાને વિશેષ યુઝરની પાસેની પરવાનગી અને વિશેષાધિકારો આપે છે બીજી બાજુ ઑબ્જેક્ટ ફાઇલો ડિરેક્ટરીઓ સોકેટ્સ પ્રોસેસઓ પ્રોસેસ મેમરી ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સ અને તેથી અલગ હોઈ શકે છે યુનિક્સનો દરેક ફ્લેવર એ ચોક્કસ ઑબ્જેક્ટ્સ પરના સબ્જેક્ટને લગતા એક્સેસ અધિકારોના ચોક્કસ સેટને વ્યાખ્યાયિત કરે છે તેથી એક બીજાના સંદર્ભમાં એક યુનિક્સ ફ્લેવર અને બીજા વચ્ચે ભિન્નતા હશે ચાલો યુનિક્સ લોગિન પ્રોસેસથી પ્રારંભ કરીએ સિસ્ટમ માટેની લોગિન પ્રોસેસ બૂટ સમયે શરૂ થાય છે અને તે સુપરયુઝર વિશેષાધિકારોથી ચાલે છે તેથી તે યુઝરનામ અને પાસવર્ડ માટેની વિનંતી કરે છે તેથી જ્યારે યુઝર પાસવર્ડ દાખલ કરે ત્યારે ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમનો ઉપયોગ થાય છે સંગ્રહિત પાસવર્ડ અને પરિણામ એ કંઈક છે જે પાસવર્ડના હેશ તરીકે ઓળખાય છે હવે બધા યુઝર અને તેના અનુરૂપ હેશેડ પાસવર્ડો etc shadow તરીકે ઓળખાતી ફાઇલમાં સંગ્રહિત થાય છે તેથી જે થાય છે તે ખરેખર દાખલ થયેલ પાસવર્ડ માટે અને હેશની ગણતરી etcshadow નેઅનુરૂપ યુઝર પ્રવેશ સાથે સરખાવવામાં આવે છે લોગિનને ત્યારે જ મંજૂરી આપવામાં આવે છે જ્યારે યુઝર પ્રવેશ કરે છે તે સુસંગત હેશેડ પાસવર્ડ સાથે સંગ્રહિત ફાઇલમાં આ એન્ટ્રી સાથે મેળ ખાતો હોય છે તેથી એકવાર લોગિન પ્રોસેસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય તો પછી શું થશે કે બીજી ફાઇલ એક્સેસ થઈ છે તેથી આ ફાઇલ etcpassword ફાઇલ કે જે ખાસ કરીને LINUX સિસ્ટમોમાં હાજર છે અને તેમાં યુઝર વિશે વિવિધ માહિતી છે ઉદાહરણ તરીકે તે કંઈક છે જે uid gid અને ગ્રુપ તરીકે ઓળખાય છે uid એ યુઝર ઓળખકર્તા છે તે એક નંબર છે અને તેનો ઉપયોગ તે વિશિષ્ટ યુઝર ગ્રુપને અનન્ય રૂપે ઓળખવા માટે થાય છે gid જે એક ગ્રુપ ઓળખકર્તા છે જે તે ગ્રુપને ઓળખે છે જેમાં યુઝર ઇચ્છે છે અને તે અન્ય વસ્તુઓ સાથે etcpassword માં તે ચોક્કસ યુઝરની હોમ ડિરેક્ટરીને અનુરૂપ એન્ટ્રી છે યુઝર ઓળખકર્તાઓ અથવા uid પર નજર નાખો દરેક યુઝરને એક અનન્ય યુઝર ઓળખકર્તા અને ગ્રુપ ઓળખકર્તા આપવામાં આવશે uid 0 એ રુટ યુઝર ID તરીકે ગણવામાં આવે છે હવે ત્યાં setuid સિસ્ટમ કોલ તરીકે ઓળખવામાં આવે છે જેને જે એક પાસ તરીકે પસાર થાય છે યુઝર ઓળખકર્તા સિસ્ટમ કોલ કરે છે તે કોઈ વિશિષ્ટ પ્રોસેસનો યુઝર ID સેટ કરવાનો છે તેથી જ્યારે આ પ્રોસેસ અમલમાં આવે ત્યારે તે નિર્દિષ્ટ યુઝર ID સાથે એક્ઝિક્યુટ કરે છે હવે જો આપણે આ તરફ પાછા જઈએ તો તમે જુઓ છો તે છે કે લોગિન પ્રોસેસ રુટ તરીકે ચલાવે છે અને પાસવર્ડની ચકાસણી કરવામાં આવી હતી તે પછી તે ચોક્કસ યુઝર માટે શેલ બનાવશે તેથી આ શેલ નીચે મુજબ કંઈક બનાવેલ છે તેથી તમે લૉગિન પ્રોસેસ અને આ લોગિન પ્રોસેસમાં તમે પાસવર્ડ મેળવો છો અને સ્ટોર કરેલા હેશ સાથે પાસવર્ડની તુલના કરો અને જો આ સાચું છે તો આપણે પ્રોસેસ ચાઇલ્ડ પ્રોસેસને શરૂ કરીશું આપણે શું કરીએ છીએ કે આપણે setuid ઓળખકર્તાને અનુલક્ષીને પછી બેશ શેલ ચલાવીશું તેથી આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે લોગિન પ્રોસેસ જ્યારે સુપરયૂઝર વિશેષાધિકારો સાથે એક્ઝેક્યુટ કરે છે જ્યારે તે આની તુલના કરે છે અને યુઝરને સફળતાપૂર્વક પ્રમાણિત કરે છે તે ફોર્ક કરે છે અને તે ચોક્કસ યુઝરને અનુરૂપ શેલ ચલાવે છે જ્યારે શેલ અમલ કરે છે તે સાથે ચોક્કસ યુઝરનીuid સાથે અમલ કરે છે હવે દરેક પ્રોગ્રામ જે તે ચોક્કસ યુઝર દ્વારા એક્ઝેક્યુટ થાય છે તે આપમેળે પેરેંટ પ્રોસેસમાંથી યુઝર ID ને પ્રાપ્ત કરશે યુઝર ખરેખર ચલાવેલી બધી પ્રોસેસ માટે એક UID ચોક્કસ યુઝર માટે છે જે સિસ્ટમમાં સાથે દરેક યુઝર અનુરૂપ ખૂબ જ જ રીતે પણ ચોક્કસ ગ્રુપ સાથે સંકળાયેલ છે અને તેથી એક ગ્રુપ ઓળખકર્તા સાથે સંકળાયેલ હોય છે Setuid ને સમાન setgid પણ છેજે ગ્રુપ ઓળખકર્તા છે જે ચોક્કસ પ્રોસેસનું ગ્રુપ ID આપે છે હવે દર વખતે જ્યારે ફોર્ક કરીને અને નવી પ્રોસેસ બનાવીશું ત્યારે પેરેંટ પ્રોસેસ જેવુ સમાન ગ્રુપ ID તેને મળે છે આ પરિપ્રેક્ષ્યમાં અન્ય બે મહત્વપૂર્ણ ફંકશન છે sudo અને su જે ચોક્કસ યુઝરને કોઈ ચોક્કસ પ્રોસેસના વિશેષાધિકારોને દૂર કરવા દે છે તેથી sudo સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર પ્રોસેસ uid 0 સાથે ચાલશે જે સૂચવે છે કે તે રુટ યુઝરના બધા વિશેષાધિકારો સાથે ચાલે છે તેથી તે તમારા માટે એક ઉદાહરણ છે જો તમે અહીં id ચલાવો છો તો તે તે ચોક્કસ યુઝર માટેના બધા id કહે છે ઉદાહરણ તરીકે અહીંની id કહે છે કે uid 1000 છે મારું gid 1000 છે હવે જ્યારે હું sudo id કરું છું તે uid 0 છે gid 0 છે અને તેથી વધુ તેથી શું છે અહીંથી પ્રાપ્ત થયેલ એ છે કે સામાન્ય યુઝર કે જેની પાસે uid વિશેષતાઓ 0 છે તે રુટ યુઝરના વિશેષાધિકાર સાથે id આદેશ ચલાવે છે તો આ તમારે વિચારવા માટેનું છે પાસવર્ડ એ આદેશ છે જે યુઝર દ્વારા તેનો પાસવર્ડ બદલવા માટે ચલાવવામાં આવે છે કારણ કે આ કોઈ ખાસ યુઝરની પાસવર્ડ લિંક છે તેથી તે યુઝર દ્વારા ચલાવવામાં આવવી જોઈએ અને તેથી sudo પરવાનગી તે ચોક્કસ યુઝર માટે આપવી જોઈએ નહીં બીજા શબ્દોમાં કહીએ તો પાસવર્ડ આદેશ યુઝર દ્વારા તેના સામાન્ય uid સાથે ચલાવવામાં આવે છે અને તે ચોક્કસ પાસવર્ડ માટે વિશેષાધિકારો વધારવાની જરૂર નથી બીજો મુદ્દો એ છે કે ફાઇલ etcshadow માં બધા પાસવર્ડ્સ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સંગ્રહિત છે હવે આ ફાઇલમાં બધા યુઝરના બધા પાસવર્ડોનો સમાવેશ થાય છે અને તેથી કોઈપણ સામાન્ય યુઝર દ્વારા એ એક્સેસ થવી જોઈએ નહીં આમ લિનક્સ સિસ્ટમમાં આ etcshadow ફક્ત રુટ યુઝરની માલિકીની છે હવે પાસવર્ડ આદેશનો ઉપયોગ કરીને પાસવર્ડને સુધારવા માટે તે લખવાની જરૂર રહેશે etcshadow ફાઇલને તે યુઝરની એન્ટ્રીને અનુલક્ષીને અહીં વિચારવાનો પ્રશ્ન એ છે કે કેવી રીતે પાસવર્ડ પ્રોગ્રામ જે સામાન્ય યુઝર પ્રોગ્રામ તરીકે ચાલે છે તે ફાઇલ etcshadow માં ફેરફાર કરે છે જે રુટની માલિકીની છે હવે આપણે યુનિક્સ અને લિનક્સ સિસ્ટમના વિવિધ ઑબ્જેક્ટ્સ પર ધ્યાન આપીશું અને આપણે વિશિષ્ટ યુનિક્સ સિસ્ટમમાં વિવિધ ઑબ્જેક્ટ્સ માટેની વિવિધ એક્સેસ નિયંત્રણ નીતિઓ કેવી રીતે સંચાલિત થાય છે તે વિશે જોઈશું ઉદાહરણ તરીકે ફાઇલના અધિકાર ફાઇલ પરના વિવિધ કામગીરી અલબત્ત ક્રિએશન વાંચન લખવા ચલાવવા આપણી પાસે અન્ય કામગીરી પણ છે જે માલિકી પરિવર્તન અને ગ્રુપ બદલાવ સાથે સંબંધિત છે તેથી કોઈ પણ એક ખાસ ફાઇલની માલિકીને chmod આદેશ દ્વારા બદલી શકે છે આપણે તે જ રીતે પરવાનગી બદલી શકીએ chmod સાથે ફાઇલ અને chgrp સાથે ગ્રુપ બદલી શકાય છે સમાન પ્રકારની કામગીરી ડિરેક્ટરીઓ માટે પણ નિર્દિષ્ટ કરવામાં આવી છે કોઈ ડિરેક્ટરીઓ લિંક અથવા અનલિંક કરી શકે છે ડિરેક્ટરીમાં ફાઇલનું નામ બદલી શકે છે અથવા કોઈ વિશિષ્ટ ડિરેક્ટરી શોધી શકે છે તેથી યુનિક્સ સિસ્ટમમાં આનું સંચાલન કરવા માટે એક નાનું કોષ્ટક છે જે જાળવવામાં આવે છે જ્યાં આપણી પાસે વાંચવાની લખવાની અને ચલાવવા માટેની પરવાનગી છે અને આ વિવિધ ફાઇલોના એક્સેસ નિયંત્રણને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે ત્રણ જુદી જુદી જાતો પણ છે આપણી પાસે એક નાનું ટેબલ છે જે યુનિક્સ સિસ્ટમ દ્વારા જાળવવામાં આવે છે જ્યાં આપણી પાસે તે ચોક્કસ ઑબ્જેક્ટના ત્રણ જુદા જુદા પ્રકારનાં યુઝર પર વાંચવા લખવા ચલાવવા માટેની ક્રિયાઓ છે એક તે ઑબ્જેક્ટનો માલિક છે બીજો તે જ ગ્રુપમાં છે જેમાં માલિક છે અને ત્રીજો અથવા બીજા બધા યુઝરઓ છે તેથી આ દરેક કેસો માટે આપણે ફાઇલને વાંચી લખી શકાય કે એક્ઝેક્યુટ કરી શકીએ કે નહીં તે સ્પષ્ટ કરી શકીએ છીએ તેથી આ સિસ્ટમની દરેક ફાઇલ માટે તેમજ દરેક ડિરેક્ટરીમાં પણ સ્પષ્ટ કરી શકાય છે જ્યારે ડિરેક્ટરીમાં વાંચવાની અને લખવાની ડિરેક્ટરીની પરવાનગી ચલાવવાનું સમજણ આવે છે અથવા ડિરેક્ટરી પરની X પરવાનગીનો જુદો અર્થ છે તેનો અર્થ એ છે કે એક ચોક્કસ ડિરેક્ટરી શોધી શકે છે તમે ડિરેક્ટરીના સમાવિષ્ટોને સૂચિબદ્ધ કરી શકતા નથી અથવા ડિરેક્ટરીના સમાવિષ્ટોને વાંચી શકતા નથી પરંતુ આવશ્યક રૂપે તમે તે ડિરેક્ટરીનું નામ શોધી શકો છો આ વાંચવા લખવા સ્પષ્ટ કરેલ બિટ્સ ઉપરાંત અન્ય સાંકેતિક લિંક્સ ડિરેક્ટરી ફાઇલો સ્ટીકી બિટ્સ અને તેથી વધુ જેવા પાસાં પણ છે હવે ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સ પર ધ્યાન આપો એકવાર તમે ઓપન સિસ્ટમ કોલનો ઉપયોગ કરીને ફાઇલ ખોલો કે જેમાં તમે તે ફાઇલને વાંચવા અથવા લખવા અથવા ઉમેરવા માંગતા હો તે પરવાનગીની સાથે ફાઇલ પાથ નિર્દિષ્ટ કરો અને તમે જે મેળવશો તે ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સ છે તેથી નોંધ લો કે સંપૂર્ણ સુરક્ષા ફક્ત ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સને પ્રાપ્ત કરવામાં જ બાકી છે તેથી ઉદાહરણ તરીકે તમારા ઓપન સિસ્ટમ કોલ એકવાર તે ફાઇલ સફળતાપૂર્વક બનાવી અથવા ખોલશે અને તમે તે ચોક્કસ ફાઇલ માટે ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સ મેળવ્યા પછી તે પછી ત્યાં કોઈ વિશેષ પરીક્ષણ નથી કરવામાં આવ્યું તમે જે ફાઇલને કોઈપણ એક્સેસ કંટ્રોલ કસોટી વિના તે વાંચી અને લખી શકો છો તેથી આના આધારે ત્યાં બે રસ્તાઓ છે કે જેમાં તમે ફાઇલ ડિસ્ક્રીપ્ટર મેળવી શકો છો એક તે ઓપન સિસ્ટમ કોલનો ઉપયોગ કરીને છે જે દરમ્યાન એક્સેસ કંટ્રોલ પરવાનગીની ચકાસણી કરવામાં આવે છે ઑપરેટિંગ સિસ્ટમ સફળ ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સ આપતા પહેલા ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સને મેળવવાની બીજી રીત એ બીજી પ્રોસેસમાંથી અથવા વહેંચેલી મેમરીમાંથી છે ઉદાહરણ તરીકે જ્યારે કોઈ પ્રોસેસ ચાઇલ્ડની પ્રોસેસને આગળ વધારતી હોય તો તે બધી ફાઇલ ડિસ્ક્રિપ્ટર્સને વારસામાં મેળવી શકે છે આમ ચાઇલ્ડ પ્રોસેસ દ્વારા પ્રાપ્ત ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સને open થી આવવાની જરૂર નથી તેની પ્રોસેસમાં સિસ્ટમ કોલ નથી પરંતુ તે ખરેખર પેરેંટ પ્રોસેસમાંથી ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સને વારસામાં પ્રાપ્ત કરે છે ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સ મેળવવાનો બીજો રસ્તો શેર કરેલી મેમરી અથવા સોકેટ્સ દ્વારા છે તેથી આનો અર્થ એ થાય કે પ્રોસેસ કોઈ શેર કરેલી મેમરી દ્વારા બીજી પ્રોસેસમાં ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સને મોકલી શકે છે અને તેથી તે બીજી પ્રોસેસ પછી ફાઇલને વાંચી અથવા લખી શકે છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી ચકાસણીઓને આગળ ધપાવી શકાય નહીં તો આ રીતે જે પ્રાપ્ત થાય છે તે છે કે હું એક વિશિષ્ટ ફાઇલ બનાવી શકું જે ફક્ત રૂટ યુઝરઓ દ્વારા એક્સેસિબલ હોય પરંતુ પછી હું આ વિશિષ્ટ ફાઇલ ખોલી શકું અને તે ફાઇલ ડિસ્ક્રીપ્ટર્સને સામાન્ય યુઝરને મોકલી શકું જે રુટ નથી હવે આ સામાન્ય યુઝર તે પછી આ ચોક્કસ ફાઇલને એક્ઝિક્યુટ કરી અને વાંચી અને લખી શકે છે તેથી આમ શું પ્રાપ્ત થાય છે કે સામાન્ય યુઝર ફાઇલને વાંચી અથવા લખી શકે છે જે રુટ દ્વારા બંધાયેલ છે તો ચાલો પ્રોસેસ જોઈએ યુનિક્સમાં પ્રોસેસ બંને એક સબ્જેક્ટ અને ઑબ્જેક્ટ છે તેથી પ્રોસેસ પર જે કામગીરીની મંજૂરી આપી શકાય છે તે પ્રોસેસ બનાવવાની છે પ્રોસેસ કિલ કરવાની છે અથવા પ્રોસેસ ડિબગ કરવાની છે તેથી ડીબગ સામાન્ય રીતે ptrace સાથે થાય છે એ સિસ્ટમ કોલ છે જે એક પ્રોસેસને અન્ય પ્રોસેસને અવલોકન અને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે તમારા લાક્ષણિક ડીબગર્સ જેમ કે GDB અથવા GDB ના બધા જુદા જુદા પ્રકારો વિરામચિહ્નો સુયોજિત કરવા માટે સામાન્ય રીતે ptrace સિસ્ટમ કોલનો ઉપયોગ કરશે જેથી તે વિવિધ મેમરી સ્થાનો ચાઇલ્ડ પ્રોસેસ માટે રજિસ્ટરની સામગ્રી અને તેથી વધુ વાચી શકે પરવાનગીની બાબતમાં જ્યારે કોઈ ચાઇલ્ડ પ્રોસેસ બનાવવામાં આવે છે ત્યારે ચાઇલ્ડની uid અને gid પેરેંટ જેવી જ હોય છે તે જ રીતે જ્યારે તમે ptrace નો ઉપયોગ કરી રહ્યાં હોવ ત્યારે ptrace અન્ય પ્રોસેસને ડીબગ કરી શકે છે તે જ uid આ રીતે જો હું જીડીબીનો ઉપયોગ કરું છું ઉદાહરણ તરીકે જે આંતરિક રીતે સિસ્ટમ કોલ પીટ્રેસનો ઉપયોગ કરે છે તો જીડીબી ફક્ત તે જ ડીબગ કરી શકે છે જે સમાન uid છે તેથી હું અન્ય યુઝરઓની પ્રોસેસને ડીબગ કરી શકશે નહીં તેથી હું ફક્ત તે જ ડીબગ કરી શકીશ કે જે પ્રોસેસ મારા સમાન uid સાથે બનાવવામાં આવી છે તે રુટ માટે સાચું નથી રુટને બધી પ્રોસેસનો એક્સેસ છે અને તેથી તે સિસ્ટમમાં હાજર દરેક પ્રોસેસઓ પર જીડીબી ચલાવી શકે છે તો ચાલો આપણે યુનિક્સ સિસ્ટમમાં નેટવર્ક પરવાનગી જોઈએ નેટવર્ક સોકેટ પર ઑપરેશનને ડેટાને કનેક્ટ કરવા સાંભળવા મોકલવા અને પ્રાપ્ત કરવાની છે હવે નેટવર્ક સોકેટ્સથી સંબંધિત પરવાનગીની બાબતમાં ફાઇલો અથવા અન્ય ઉપકરણો જેવી નથી નેટવર્ક સોકેટ્સ uid સાથે સંબંધિત નથી તેથી આનો અર્થ એ છે કે કોઈ પણ ખરેખર મશીનથી કનેક્ટ થઈ શકે છે કોઈ ચોક્કસ વ્યક્તિને ચોક્કસ મશીન કરવા માટે કનેક્ટ થવા માટે તે મશીન પર માન્ય યુઝર ખાતું હોવું જરૂરી નથી વેબસર્વરના સંદર્ભમાં આ મહત્વપૂર્ણ છે હવે જ્યારે આપણે કોઈ વિશિષ્ટ મશીન પર વેબ સર્વર હોસ્ટ કરીએ છીએ ત્યારે કોઈપણ યુઝર ખરેખર ચોક્કસ મશીન સાથે કનેક્ટ થઈ શકે છે અને તે ચોક્કસ વેબ સર્વર પરના પૃષ્ઠોને જોઈ શકે છે તે યુઝર પાસે માન્ય અકાઉંટ હોવું જરૂરી નથી તે ચોક્કસ વેબ સર્વર પર લોગિન કરી આગળ કોઈપણ પ્રોસેસ 1024 કરતા વધારે હોય તેવા પોર્ટને સાંભળી શકે છે 1024 કરતા ઓછા નેટવર્ક પોર્ટ્સ માટે તેને સુપરયુઝર વિશેષાધિકારોની જરૂર છે કારણ કે આ પોર્ટ ખાસ સિસ્ટમ પ્રોસેસને જોડેલા છે 1024 કરતા વધારે પ્રોસેસ માટે સિસ્ટમની અંદરની કોઈપણ પ્રોસેસ ખરેખર તે પોર્ટને ખોલી અને સાંભળી શકશે તેથી એકવાર તમે સોકેટ સફળતાપૂર્વક ખોલ્યા પછી આગળ તપાસ કરવામાં આવશે અને તેથી તમે તે સોકેટ દ્વારા ડેટા મોકલી અને પ્રાપ્ત કરી શકો છો કોઈપણ વધુ તપાસો અથવા કોઈપણ વધુ અનુમતિઓ આમ આપણે જોઈ શકીએ છીએ કે યુનિક્સ સિસ્ટમની ફાઇલો અને અન્ય ઑબ્જેક્ટ્સ સાથે તેની તુલના કરવામાં આવે છે નેટવર્ક સોકેટ્સને ખૂબ જ અલગ રીતે વાપરવામાં આવે છે યુનિક્સ એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સ સમજવા માટે એકદમ સરળ છે અમલ કરવા માટે એકદમ સરળ છે અને પરમિટ્સ ઘણી રીતે સુગમતા છે વસ્તુઓ કરવામાં આવે છે યુનિક્સ એક્સેસ માં હજી ઘણી સમસ્યાઓ છે જ્યારે સલામતીની વાત આવે ત્યારે નિયંત્રણ પદ્ધતિઓ મુખ્ય મુશ્કેલીઓમાંની એક એ છે કે રુટ લગભગ કંઇ પણ કરી શકે છે તેથી તે ફાઇલોને વાંચી અને સુધારી શકે છે અથવા બનાવી શકે છે તે કોઈપણ વાંચી શકે છે અથવા તે ફાઇલોને કાઢી અથવા સંશોધિત કરી શકે છે તે તે ચોક્કસ ફાઇલોના માલિકથી સ્વતંત્ર વાંચી અથવા ચલાવી શકે છે હવે આની સમસ્યા એ છે કે જો સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર વિશ્વાસપાત્ર નથી તો તેનો અર્થ એ કે સમગ્ર સિસ્ટમો ગુપ્ત ડેટા લીક થઈ શકે છે આગળ જો રુટ પોતે સમાધાન કરે છે ઉદાહરણ તરીકે જો રુટ પ્રોગ્રામ્સમાંથી કોઈ એકમાં બફર ઓવરફ્લો નબળાઈ હોય પછી તે પ્રોગ્રામ સાથે ચેડા થાય છે અને તે પછી માલવેર સિસ્ટમમાં રૂટ એએક્સેસ મેળવે છે અને આમ તે આખી સિસ્ટમ સાથે સમાધાન કરે છે કારણ કે માલવેર સિસ્ટમની બધી ફાઇલોને વાંચી અને લખી શકે છે યુનિક્સ એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સની બીજી સમસ્યા એ છે કે તે ખૂબ જ સરળ છે તેથી ઉદાહરણ તરીકે વધુ જટિલ એક્સેસ કન્ટ્રોલ મિકેનિઝમ્સ જેમ કે X યુઝર જે ફાઇલોમાં પ્રોગ્રામ્સ ચલાવી શકે છે જેમાં Y લખવા માટે Z ને કોલ કરે આ યુનિક્સ એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સમાં ખૂબ જ સરળતાથી ઉલ્લેખિત નથી આગળનો યુઝર આક્ષેપો સામે સરળતાથી પોતાનો બચાવ કરી શકતો નથી તેથી આપણે દાખલા તરીકે કહીએ કે સામાન્ય યુઝર કોઈ સંસ્થામાં કામ કરે છે અને તે કોઈ ખાસ પ્રોગ્રામ ચલાવવા માટે થાય છે જેમાં માલવેર છે હવે માલવેર એ તે સંસ્થિતીની બધી ફાઇલોને તે સિસ્ટમમાંથી કાઢી નાખે છે જેમાં બધી સંવેદનશીલ ફાઇલોનો સમાવેશ થાય છે હવે આપણે ખરેખર તે ચોક્કસ ઘટના માટે યુઝરને દોષી ઠેરવી શકતા નથી કારણ કે તે યુઝરઓનો દોષ નથી ફાઇલોને કાઢી નાખવાનું માલવેર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેથી આવા આક્ષેપો સામે બચાવ કરવો મુશ્કેલ બને છે યુનિક્સ સ્પેસ એક્સેસ કંટ્રોલ મિકેનિઝમ્સની બીજી સમસ્યા એ છે કે કોઈ એક ફાઇલ માટે ફક્ત એક જ યુઝર અને એક ગ્રુપનો ઉલ્લેખ કરી શકાય છે ઘણી વાર અ વધુ સુગમતાની જરૂર પડે છે જ્યાં આપણે બે યુઝરઓને કોઈ ફાઇલની માલિકીની ઇચ્છા હોય છે અને યુનિક્સ ફાઇલ સિસ્ટમ્સ દ્વારા હંમેશા શક્ય નથી યુનિક્સ એક્સેસ નિયંત્રણ નીતિઓ સાથેના ઘણા બધા મુદ્દાઓ છે અને ત્યાં યુનિક્સ સિસ્ટમ્સના ઘણા પ્રકારો છે જે ખરેખર વધુ કડક પગલામાં સ્થાનાંતરિત થયા છે તેથી આપણે આ વ્યાખ્યાનમાં જોયું ત્યાં યુનિક્સ એક્સેસ નિયંત્રણ મિકેનિઝમ્સમાં વિવિધ સમસ્યાઓ છે અને તેથી ઘણા યુનિક્સ ફ્લેવર માહિતી પ્રવાહ નીતિઓ તરીકે ઓળખાતી કોઈ વસ્તુનો ઉપયોગ કરીને વધુ સારી એક્સેસ નિયંત્રણ નીતિઓમાં સ્થાનાંતરિત થઈ છે તેથી આગળના વ્યાખ્યાનમાં આપણે માહિતી પ્રવાહ નીતિઓ વિશે વધુ વિગતો જોઈએ